અગાઉના વ્યાખ્યાનમાં આપણે કેપેસિટર નો સરવાળો હોય છે એક્સપોનેન્શીઅલ પરિબળનું ચોક્કસ મૂલ્ય પ્રારંભિક સ્થિતિઓમાંથી શોધવાનું રહેશે હવે કેપેસિટર તાત્કાલિક બદલી શકતું નથી તેથી આ રીતે તમે પ્રારંભિક સ્થિતિઓ શોધી શકો છો તેથી દાખલા તરીકે આપણે આ સર્કિટ નથી કારણ કે તમારી પાસે R અને C નું ચોક્કસ મૂલ્ય હોય છે ત્યાં દલીલમાં 1 ભાંગ્યા RC સાથે ચોક્કસ લાક્ષણિકતા સાથે એક એક્સપોનેન્શીઅલ છે તેથી તમે આ બે પદાવલિઓને આ વિશે વિચારી શકો છો અહીં તમારી પાસે સ્ટેડી સ્ટેટ છે અને પ્રારંભિક સ્થિતિ ક્ષીણ થઈ રહી છે તેથી તે ઉકેલના આ ભાગોનું અર્થઘટન છે આ ચોક્કસ કિસ્સામાં આપણે જોયું કે ટ્રાન્સીયેન્ટ રિસ્પોન્સ ને સમાન હોય છે આ અલબત્ત આ બધા અચળ ઇનપુટ્સ છે તેથી તમે આ કેપેસિટર્સ વોલ્ટેજ માં બદલાય છે પછી તમે તેનો ઉકેલ કેવી રીતે શોધી શકશો તેથી ફરીથી જે રીતે આ સમીકરણ લખવામાં આવ્યું છે એ રીતે આપણે આ ઉદાહરણમાંથી તેને t બરાબર 0 વાંચવું પડશે પણ તમને વિચાર આવે છે ત્યાં પગલાની બરાબર પહેલા Vc ના કેટલાક મૂલ્યો છે અને તમે તેનો ઉપયોગ 0 ના આ Vc માટે કરો છો અને આ 3 વોલ્ટ નું અંતિમ મૂલ્ય છે જેને તમે Vs માટે ઉપયોગ કરો છો તેથી જ્યારે હું અચળ કહું છું ત્યારે તે એકદમ અચળ હોવું જરૂરી નથી તે ટુકડા મુજબ અચળ હોય ત્યાં સુધી તમે વસ્તુઓને ટુકડાઓ મુજબ કામ કરી શકો છો તો શું આ તમને સ્પષ્ટ છે તેથી તે દેખીતી રીતે બહુ જ સ્પષ્ટ છે કે ત્યાં આ થાય છે ચાલો આપણે એવું માનીએ કે ત્યાં કેપેસિટર વોલ્ટેજ શોધી શકશો હવે આ પ્રકારનો ઉકેલ ત્યારે પણ લાગુ પડે છે કે જ્યારે તે એક જ પ્રકારની સર્કિટ હોય છે કે જેને આપણે પહેલા મેળવી હતી અને તેનો ઉકેલ પણ એ જ હશે તેથી 0 ના Vc નું મૂલ્ય તમે સ્વીચ હોય છે જે મહત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી આપણે પહેલા ક્રમના વિકલન સમીકરણો એ બીજું કંઇ નથી પરંતુ તે પ્રથમ ક્રમના વિકલન સમીકરણને અનુસરે છે